તેથી આઈઆઈઑટી માટે કનેક્ટિવિટી પરની શ્રેણીમાં આ છેલ્લું લેક્ચર હશે તો અહીં મૂળભૂત રીતે હું તમને જીગબી નો ડેમો આપવા જઈ રહ્યો છું તેથી હું આવું કરું તે પહેલાં ચાલો હું જીગબી ની આ મૂળભૂત બાબતોમાંથી કેટલાકને સમજવાનો પ્રયત્ન કરું કે તે કેવી રીતે કાર્ય કરે છે અને તમે જીગબી ને કામ કરવા માટે કેવી રીતે ગોઠવી શકો છો અને ત્યાર બાદ હું તમને આ જીગબી ને જીગબી કોમ્યુનિકેશન ઇન એક્શન બતાવવા જઈ રહ્યો છું તેથી મૂળભૂત રીતે અમારી પાસે જીગબી ટ્રાન્સમીટર અને જીગબી રીસીવર હશે અને હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ ટ્રાન્સમીટર કેવી રીતે મોકલે છે અને રીસીવર પ્રાપ્ત કરે છે અને મૂળભૂત રીતે ટ્રાન્સમીટર માંથી મોકલેલી માહિતી દર્શાવે છે તેથી જીગબી કનેક્ટિવિટી માટે જીગબી મોડ્યુલો વચ્ચે ડેટા ટ્રાન્સફર માટે ઉપયોગમાં લેવાતા મૂળભૂત કનેક્ટિવિટી મોડલ ની ચર્ચા કરવામાં આવી છે અને ખાસ કરીને અમે તે કરવા માટે એક્સબી નો ઉપયોગ કરી રહ્યા છીએ અને મૂળભૂત રીતે આપણે અહીં ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ આ એક્સબી જે મૂળભૂત રીતે જીગબી તરીકે પણ ઉચ્ચારવામાં આવે છે પરંતુ આ કંપનીઓમાંથી એક ચોક્કસ કંપનીનું ઉત્પાદન છે ચોક્કસ ઉત્પાદન જે જીગબી પ્રોટોકોલ ને અનુસરે છે આ એક્સબી મોડ્યુલ અને તેનું રૂપરેખાંકન હું બતાવવા જઈ રહ્યો છું અને ત્યાર બાદ હુંરજૂ કરવા જઈ રહ્યો છું 2 એક્સબી મોડ્યુલ વચ્ચેના મૂળભૂત સંચારને પાયથોન પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને જે હું આગળ કરવા જઈ રહ્યો છું તેથી માત્ર એક રીકેપ જીગબી એ કોમ્યુનિકેશન પ્રોટોકોલ છે જેનો ઉપયોગ મિડ રેન્જ કોમ્યુનિકેશન માટે થાય છે અને તે આઈઇઇઇ IEEE 802 4 ના સ્પષ્ટીકરણને અનુસરે છે અને તે આઇઓટી માટે ખૂબ જ જાણીતા પ્રોટોકોલ પૈકીનું એક છે ભલે તે ઘર આધારિત એપ્લિકેશનો માટે હોય કે ઉદ્યોગ આધારિત એપ્લિકેશન માટે જીગબી એ ખૂબ જ લોકપ્રિય તકનીક છે અને તે વાયરલેસ પર્સનલ એરિયા નેટવર્ક માં ઓછા ડેટા રેટ ઓછા પાવર કોમ્યુનિકેશન માટે ખૂબ જ લોકપ્રિય છે જીગબી સ્ટાર ટોપોલોજી ટ્રી ટોપોલોજી અને મેશ ટોપોલોજી દ્વારા આધારભૂત વિવિધ ટોપોલોજીઓ છે ખાસ કરીને સ્ટાર અને મેશ ટોપોલોજીસ સૌથી સામાન્ય છે અને તેનો વ્યાપકપણે ઘર અને ઔદ્યોગિક ઓટોમેશન એપ્લિકેશન માટે ઉપયોગ થાય છે જીગબી માં સંચાર શ્રેણી 10 થી 100 મીટર સુધી બદલાય છે તે વધુ બને છે જો તે રીસીવર અને ટ્રાન્સમીટર એકબીજાની દૃષ્ટિની રેખામાં હોય તેથી જીગબી મોડ્યુલ મૂળભૂત રીતે 3 પ્રકારના હોઈ શકે છે કો ઓર્ડિનેટર રાઉટર અને અંતિમ ઉપકરણ હોઈ શકે છે કો ઓર્ડિનેટર એ નેટવર્ક નું મૂળ છે અને તે આ વિવિધ નેટવર્ક્સ વચ્ચે પુલનું કામ કરે છે રાઉટર મૂળભૂત રીતે નેટવર્ક માં અન્ય નોડ પર માહિતીને રિલે કરે છે અને અંતિમ ઉપકરણો ફક્ત પેરેંટ નોડ સાથે જોડાવા માટે જવાબદાર છે અને અંતિમ ઉપકરણો દ્વારા માહિતીનું કોઈ રિલેંગ કરવામાં આવતું નથી તેથી આ 3 વિવિધ પ્રકારના ઉપકરણો છે જે જીગબી દ્વારા સમર્થિત છે તેથી જીગબી અને એક્સબી જો કે આ શબ્દો એકબીજાના બદલે વાપરવામાં આવે છે પરંતુ તે અલગ છે તેથી જીગબી પ્રોટોકોલ એક મેશ સંચાર પ્રોટોકોલ છે જે આઈઇઇઇ 802 4 માનક સ્પષ્ટીકરણો પર આધારિત છે જ્યારે એક્સબી કંપની ડીજી તરફથી આમાંથી બનાવેલ ઉત્પાદન છે અને તે વિવિધ પ્રકારોમાં આવે છે તે વ્યાપારી રીતે વિવિધ વેરિયન્ટ માં ઉપલબ્ધ છે તેથી ડીજી મેશ એ એક પ્રોટોકોલ છે જે મૂળભૂત રીતે જીગબી જેવું જ છે પરંતુ તેમાં કેટલીક વધારાની વિશેષતાઓ છે તેથી ડિજી મેશ મૂળભૂત રીતે એક્સબી દ્વારા સપોર્ટેડ છે અને તેમાં કેટલીક વિશેષતાઓ છે જે જીગબી જેવી જ છે પરંતુ કેટલીક વધારાની ઇચ્છનીય વિશેષતાઓ તેમની ડિજી મેશ પણ છે તેથી આ પૂર્વજરૂરીયાતો છે શરૂઆતમાં તમારે એક્સબી લાઇબ્રેરી ઇન્સ્ટોલ કરવી પડશે આ આદેશનો ઉપયોગ કરીને પીપ ઇન્સ્ટોલ એક્સબી અને પછી આપેલ આ ચોક્કસ લિંક પરથી એક્સસિટિયું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું પડશે તેથી તમે આ ચોક્કસ લિંક પર ક્લિક કરી શકો છો અને તમને તેના પર લઈ જવામાં આવશે આ લિંક પરથી તમે આ સોફ્ટવેર એક્સસિટિયું ના ડાઉનલોડ અને ઇન્સ્ટોલેશન મેળવી શકશો અને તમે આ રૂપરેખાંકન કરી શકો તે પહેલાં જ તેને ઇન્સ્ટોલ કરવું જરૂરી છે તેથી એક્સસિટિયું નો ઉપયોગ એક્સબી મોડ્યુલો ને સંચાર માટે ઉપયોગ કરી શકાય તે પહેલા રૂપરેખાંકિત કરવા માટે કરવામાં આવશે તેનો અર્થ એ કે જિગબી કેન્દ્ર અને ટ્રાન્સમીટર નો ઉપયોગ કરી શકાય છે તેથી રૂપરેખાંકન માટે તમે એક્સસિટિયું ઇન્સ્ટોલ કરી લો તે પછી તમે એક્સસિટિયું વિન્ડો આ રીતે ખોલો અને પછી તમે એક્સબી ને શોધવા માટે ડિસ્કવર બટન પર ક્લિક કરો તેથી મૂળભૂત રીતે એકવાર તમે તે કરી લો પછી તમે વિવિધ ઉપકરણોને ઉમેરી શકશો અને ઉપકરણો શોધી શકશો ઉપકરણો ઉમેરવા માટે આ તે બટન છે જેનો તમે ઉપયોગ કરશો અને આને શોધવા માટે મૂળભૂત રીતે તે બટન છે જેનો તમે ઉપયોગ કરવા જઈ રહ્યા છો તેથી એકવાર તમે આ ચોક્કસ બટન પર ક્લિક કરો પછી તે અલગ અલગ મોડ્યુલ શોધી કાઢશે અને આ આ મોડ્યુલ છે જે શોધાયેલ છે અને મળી આવ્યું છે તેથી અન્ય ઘણા મોડ્યુલ હોઈ શકે છે જે આ શોધ પ્રક્રિયા દ્વારા શોધી શકાય છે તેથી આ ઉપકરણો શોધ્યા પછી એક્સબી ઉપકરણોના પોર્ટ આઈડી અને મેક સરનામું ઓળખવું જરૂરી છે અને આ સંચાર માટે આ પોર્ટ આઈડી અને મેક આઈડી જરૂરી છે અને આ એકદમ સ્પષ્ટ છે અને અહીં તમે આ વિવિધ ઉપકરણોના આધારે જોઈ શકો છો કે જેને અનુરૂપ પોર્ટ આઈડી અને મેક આઈડી શોધવામાં આવે છે તે અસાઇન કરવું પડશે તે શોધવાનું રહેશે અને આ ઉપકરણોના નામો પણ અસાઇન કરવાના રહેશે અને તેથી અહીં નામ નોડ 1 અને નોડ 3 છે પરંતુ તમે બદલી શકો છો તમે અહીં કરી શકો છો તમે આ ઉપકરણોના નામ બદલી શકો છો તેથી તેમાં ટ્રાન્સમીટર પ્રોગ્રામ માટે એક્સબી માટે આ મૂળભૂત રીતે ટ્રાન્સમીટર માટેનો સ્ક્રીનશોટ છે આ ભાગ મૂળભૂત રીતે ડીજી મેશ લાઇબ્રેરી ને આયાત કરવા વિશે વાત કરે છે આ ડિજી મેશ લાઇબ્રેરી છે જે સેંડર પોર્ટ આઈડી મોકલવામાં આવે છે તે મૂળભૂત રીતે આ ચોક્કસ ટિપ્પણી લાઇન દ્વારા સેટ કરવામાં આવે છે અને ગંતવ્ય સરનામા માટે આ ગંતવ્ય સરનામું પાયથોન માં કોડ ની આ ચોક્કસ લાઇન દ્વારા સેટ કરવામાં આવે છે અને ડિફોલ્ટ લક્ષ્ય સંચારનું પ્રસારણ મોડ છે આ રીસીવર સાઇડ પ્રોગ્રામ છે ફરીથી તમે ડિજી મેશ આયાત કરો છો અને કારણ કે આ ડિજી મેશ લાઇબ્રેરી આ સંદેશાવ્યવહારને સમર્થન આપવા માટે બેકબોન છે તેથી ટ્રાન્સમીટર તેમજ રીસીવર એક્સબી મોડ્યુલો માટે આયાત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ ડીજી મેશ લાઇબ્રેરી ને આયાત કરવી મહત્વપૂર્ણ છે અને પછી પોર્ટ સેટ થાય છે રીસીવર પોર્ટ આઈડી અહીં સેટ કરેલ છે અને આ ટ્રાય બ્લોક જો તમે જુઓ તો તે શોધી રહ્યો છે તે સેંડર તરફથી મોકલવામાં આવેલ ડેટાની પ્રાપ્તિની રાહ જોઈ રહ્યો છે તેથી તે ફ્રેમ વાંચવાની રાહ જોઈ રહ્યું છે અને તેથી આ મૂળભૂત રીતે આ બ્લોક છે અને આ પાયથોન કોડ છે અને તેથી ટ્રાન્સમીટર માટે આઉટપુટ કન્સોલ આના જેવો દેખાશે તેથી તમે ટ્રાન્સમીટર માંથી જે સંદેશ મોકલવા માંગો છો તે દાખલ કરી શકો છો ચાલો કહીએ કે અમે આઈઆઈઑટી કોર્સમાં સ્વાગત ટાઇપ કરીએ છીએ અને પછી રીસીવર પર તમને આ સંદેશ પ્રાપ્ત થશે આઈઆઈઑટી કોર્સમાં આપનું સ્વાગત છે અને યુ નો અર્થ યુનિક કોડ છે અને તેથી ચાલો આપણે તેના વિશે ચિંતા ન કરીએ અને આ મૂળભૂત રીતે આ સંદેશ છે જે રીસીવર છેડે પ્રાપ્ત થાય છે તેથી આ સાથે અમે આ ચોક્કસ વ્યાખ્યાનના અંતમાં આવીએ છીએ અમે જિગબી નું રૂપરેખાંકન જોયું છે અને સેંડર અને ટ્રાન્સમીટર મોડ્યુલ નું રૂપરેખાંકન તેમના અનુરૂપ કોડ અને કેવી રીતે ટ્રાન્સમીટર થી તે રીસીવર ને ડેટા મોકલી શકાય છે તેથી હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે મેં અત્યાર સુધી જે પણ સમજાવ્યું છે એક્સસિટિયું રૂપરેખાંકન અને જિગબી ટ્રાન્સમીટર અને રીસીવર માટેનો આ પાયથોન કોડ હું તેને ક્રિયામાં બતાવવા જઈ રહ્યો છું તેથી તમે અહીં જોઈ શકો છો કે અમારી પાસે આ બે જિગબી મોડ્યુલો છે આ એક જિગબી મોડ્યુલ ટ્રાન્સમીટર છે અને આ રીસીવર જિગબી મોડ્યુલ છે જે લેપટોપ સાથે કોમે કનેકટેડ છે કારણ કે જિગબી મોડ્યુલ યુએસબી પર કનેક્ટ થઈ શકે છે તેથી સુવિધા માટે અમે લેપટોપ પર કનેક્ટ કર્યું છે તેથી આ ટ્રાન્સમીટર મોડ્યુલ છે અને આ રીસીવર મોડ્યુલ છે અને અમે બતાવીશું કે આ સંચાર કેવી રીતે થઈ રહ્યો છે તેથી અમે તેના માટે જરૂરી કોડ પહેલેથી જ લખી દીધા છે પરંતુ તે પહેલાં હું તમને બતાવીશ ચાલો હું તમને આ એક્સસિટિયું રૂપરેખાંકન વિન્ડો બતાવું તેથી આ મૂળભૂત રીતે આ એક્સસિટિયું રૂપરેખાંકન વિન્ડો છે અને જો તમને યાદ હોય કે સ્લાઇડમાં મેં તમને બતાવ્યું હતું કે તમારે પહેલા આ વિવિધ નોડ્સને રૂપરેખાંકિત કરવા પડશે તેઓ કયા પોર્ટ પર કામ કરશે કયો મોકલનાર પોર્ટ હશે કયો રીસીવર પોર્ટ હશે શું થશે આ વિવિધ નોડ ના નામ શું હશે મેક આઈડી અને આ બધી વસ્તુઓને રૂપરેખાંકિત કરવાની રહેશે અન્ય ઘણા રૂપરેખાંકનો તમે કરી શકો છો પરંતુ તે એક્સસિટિયું રૂપરેખાંકન સ્ક્રીનમાં કરી શકાય છે તેથી તમે મૂળભૂત રીતે તે કરી લો તે પછી તમે પછી ડેટા ટ્રાન્સમિટ કરી શકો છો અને પછી તેને પ્રાપ્ત પણ કરી શકો છો તેથી આ મૂળભૂત રીતે પાયથોન માં રીસીવર કોડ છે અમારી પાસે આ રીસીવર કોડ રીસીવર એક્સબી ડોટ p y છે અને આ મૂળભૂત રીતે ડેટા ફ્રેમ વાંચવાનો થોડો સમય લૂપ છે કારણ કે હું તમને અગાઉ સ્લાઇડમાં બતાવતો હતો અને તે એ જોવાનો પ્રયાસ કરી રહ્યો છે કે મોકલવામાં આવેલો કોઈ ડેટા છે કે કેમ અને આ આયાતી ડિજી મેશ લાઈબ્રેરી છે જે મેં તમને પહેલેથી જ કહ્યું હતું તેમ આ જરૂરી છે અને તેથી ચાલો આને અહીં એક્ઝિક્યુટ કરીએ અને ત્યાર બાદ બીજા કોડ પર જઈએ જે સેન્ડર xb ડોટ pi છે આ અહીં બીજો કોડ છે અમે ડિજી મેશ લાઈબ્રેરી પણ આયાત કરી છે અને અમે પોર્ટ સેટ કર્યો છે અને અમે આ મેસેજ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ જે મોકલવામાં આવશે આ સંદેશ આ આદેશ દ્વારા મોકલવામાં આવે છે તેથી આ પછી અમે આ કન્સોલ પર જઈએ છીએ તે જોવા માટે કે તે મોકલનાર બાજુથી કેવું દેખાય છે તેથી તે રીસીવર હતો અને આ સેંડર કન્સોલ છે અમે અહીં ચલાવીએ છીએ અમે દોડીએ છીએ અને અમે સંદેશ મોકલીએ છીએ તો આપણે કોઈપણ મેસેજ ટાઈપ કરી શકીએ ચાલો કહીએ હેલો વર્લ્ડ હેલો વર્લ્ડ અને પછી આપણે તેને મોકલીએ તેથી તે ટ્રાન્સમીટર બાજુથી મોકલવામાં આવી રહ્યું છે અમે તેને મોકલીએ છીએ અને અમે પાછા જઈએ છીએ અને અમે જોઈ શકીએ છીએ કે તે પ્રાપ્ત થયું છે કે નહીં તેથી જેમ આપણે અહીં જોઈ શકીએ છીએ તે પ્રાપ્ત થયું છે હેલો વર્લ્ડ રીસીવર બાજુએ પ્રાપ્ત થયું છે આ રીસીવર કન્સોલ છે અને તે પ્રેષક કન્સોલ હતું સેંડર કન્સોલમાંથી તે મોકલવામાં આવ્યું હતું અને રિસીવર કન્સોલમાંથી અમે આ પ્રાપ્ત કરવામાં સક્ષમ છીએ તેથી તમે તેને જાતે અજમાવી શકો છો અને જુઓ કે વસ્તુઓ તમારા માટે કામ કરી રહી છે કે નહીં તે ખૂબ જ સરળ છે અને જિગબી પ્રોગ્રામિંગ વગેરેને સપોર્ટ કરવા માટે ઘણા બધા ઓપન સોર્સ કોડ ઉપલબ્ધ છે ખાસ કરીને પાયથોન સાથે અને તમે આ ચોક્કસ સેટઅપ ને અજમાવી શકો છો જે મેં આજે તમને ડેમો કર્યું છે તેથી આ આ સંદર્ભો છે જે તમે પસાર કરી શકો છો અને જો તમને રસ હોય તો તમે આમાંના કોઈપણ સંદર્ભોમાંથી પસાર થઈ શકો છો અને હું તમને આ વિશિષ્ટ સેટઅપ અજમાવવા માટે પ્રોત્સાહિત કરીશ જે મેં હમણાં જ સમજાવ્યું છે અને ટ્રાન્સમીટર માંથી અમુક ડેટા મોકલવાનો પ્રયાસ કરો અને જુઓ કે તે રીસીવર પર યોગ્ય રીતે પ્રાપ્ત થયો છે કે નહીં કારણ કે તે જિગબી કોમ્યુનિકેશન માટે મૂળભૂત બિલ્ડીંગ બ્લોક છે તમારો આભાર